પ્રિય સહભાગીઓ ત્રીજા સપ્તાહના ચોથા મોડ્યુલ માં આપનું સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે વિવિધ આંગળીઓની હિલચાલ નું મહત્વ જોઈશું આપણે હાથની જુદી જુદી સ્થિતિઓ અને હાવભાવ જોયા છે પરંતુ આપણને લાગે છે કે તે માત્ર હાથ જ નહીં પણ સ્વતંત્ર રીતે આંગળીઓ તેમજ અંગૂઠો હથેળી પણ ચોક્કસ લાગણીઓ અને મૂડ સૂચવે છે અને આપણી ક્રિયાપ્રતિક્રિયાઓ માં તેનું મહત્વ છે હકીકતમાં જો નાવરો જેમણે વોટ એવરીબડી ઇઝ સેઇન્ગ શીર્ષકનું એક ખૂબ જ લોકપ્રિય પુસ્તક લખ્યું છે જેણે ટિપ્પણી કરી છે કે લાખો વર્ષોથી ભાષા શીખ્યા હોવા છતાં માનવીનું મગજ હજી પણ આપણા હાથની મદદથી આપણી ભાવનાઓ અને વિચારો અને લાગણીઓને સંચાર કરવા સતત મહેનત કરે છે અને તેને લાગે છે કે કોઈપણ સંદેશાવ્યવહાર માં હાથ અને આંગળીઓની હિલચાલને આપવામાં આવતું મહત્વ હજુય અપ્રમાણસર છે આપણા અંગૂઠા સામાન્ય રીતે શ્રેષ્ઠતા સૂચવે છે અને ત્યાં અમુક હાવભાવ છે જે સાર્વત્રિક રીતે લોકપ્રિય છે ખાસ કરીને થમ્સ અપ હાવભાવ તેમ છતાં આ હાવભાવની વિવિધ સંસ્કૃતિઓમાં વિવિધ અર્થઘટન છે અંગૂઠા સામાન્ય રીતે પ્રભુત્વ અને અડગતાની ભાવના અને ક્યારેક આક્રમક અને અપમાનજનક વલણ દર્શાવે છે તે નોંધવું પણ રસપ્રદ છે કે અંગૂઠાના હાવભાવ ગૌણ હાવભાવ છે અને તે હંમેશા ક્લસ્ટર નો ભાગ હોય છે તેઓ ક્યારેય સ્વતંત્ર રીતે લેવામાં આવતા નથી મોટાભાગની સંસ્કૃતિઓમાં અંગૂઠાના હાવભાવનો અર્થ થાય છે કે કામ સરસ રીતે પૂર્ણ થયું છે જો કે પેટર્ન કે જેમાં આ ખાસ સંકેત કરવામાં આવે છે અને અર્થઘટન અને શબ્દભાર પણ વિવિધ સંસ્કૃતિઓમાં અલગ છે જાપાનમાં આપણે જોઇ શકીએ છીએ કે અર્થઘટન સમાન છે જો કે વ્યક્તિએ વાળેલી મુઠ્ઠીથી થમ્બ અપને વળગી રહેવુ જોઈએ જ્યારે મોટાભાગના દેશોમાં આપણને જાણવા મળશે કે મુઠ્ઠી ક્યારેય સંપૂર્ણ રીતે બંધ નથી થતી તે જ હાવભાવ જે જાપાનીઓ સૂચવે છે કે બધું સારું છે તેને અરબી દેશોમાં અપમાનજનક હાવભાવ તરીકે ગણવામાં આવે છે ઓસ્ટ્રેલિયા અને ગ્રીસમાં ખાસ કરીને જો તે કોઈ એક દિશા બતાવવામાં આવે તો તે રસ્તે મળતા વાહનમાં મુસાફરી કરવાનો પારંપરિક સંકેત છે તેનો અર્થ અપમાન છે અંગૂઠાનો ઉપયોગ ગણતરીમાં નિપુણતા મેળવવા માટે પણ થાય છે પરંતુ આ નંબર એક છે કે નંબર પાંચ એ સાંસ્કૃતિક વિવિધતાઓ પર આધાર રાખે છે જ્યારે એક બાળક ગણવાનું શીખી રહ્યું હોય છે અંગૂઠા સામાન્ય રીતે મુઠ્ઠીના હલનચલન સાથે સંકળાયેલા હોય છે અને મુઠ્ઠીમાં અંગૂઠો ચિંતા સૂચવે છે જ્યારે અંગૂઠાને આંગળીઓની અંદર જોડી દેવામાં આવે છે ત્યારે તે ઘણીવાર અન્યથા ચિંતાજનક પરિસ્થિતિમાં ચોક્કસ આરામ શોધવાનો માર્ગ માનવામાં આવે છે વાટાઘાટો અને વેચાણ દરમિયાન આપણા સંવાદો દરમિયાન આપણે આ ચોક્કસ નિશાની માટે જોવું પડે છે અને કોઈક રીતે પ્રયાસ કરવો પડે છે જ્યારે અંગૂઠો મુઠ્ઠીમાંથી પાછો ન ફરે તે સમય સુધી જેથી સંવાદ હકારાત્મક દિશામાં આગળ વધી શકે બંધ હાથ પરંતુ બહાર નીકળેલી આંગળી સાથે મુઠ્ઠી બીજી બાજુ નિર્ધારણ અને મહત્ત્વ બતાવે છે અને વિન્સ્ટન ચર્ચિલનો આ આઇકોનિક ફોટોગ્રાફ સમાન વિચારો રજૂ કરે છે 19 સપ્ટેમ્બર 1946 ના રોજ વિન્સ્ટન ચર્ચિલએ ઝુરિકમાં તેમનું પ્રખ્યાત ભાષણ આપ્યું હતું અને જ્યાં તેમણે યુનાઇટેડ સ્ટેટ ઓફ યુરોપ બનાવવાની હાકલ કરી હતી અને અહીં આપણે જોઈએ છીએ કે તેના બંધ હાથ અને વાળેલી મુઠ્ઠીની બહાર નીકળેલી આંગળીઓ તેના નિર્ધારણ તેમજ વિચાર પર હકારાત્મક ભાર સૂચવે છે કોટના ખિસ્સામાંથી બહાર નીકળેલા અંગૂઠા એ અન્ય ખૂબ જ સામાન્ય હાવભાવ છે જે આપણી સામે નિયમિતપણે વ્યાવસાયિક તેમજ અર્ધ વ્યાવસાયિક સંમેલનમાં આવે છે આ સામાન્ય રીતે તે લોકો દ્વારા દર્શાવવામાં આવે છે જેઓ માને છે કે તેઓ આદેશ આપવાની સ્થિતિમાં છે તેમજ તેઓ કોઈક રીતે અન્ય કરતા શ્રેષ્ઠ છે કેટલીકવાર આપણે જોશું કે લોકો તેમના પાછળના ખિસ્સાનો ઉપયોગ તેમના બહાર નીકળતા અંગૂઠા બતાવવા માટે કરે છે એવું લાગે છે કે વ્યક્તિ અન્ય લોકોથી પ્રભાવશાળી વલણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કામના વાતાવરણમાં આપણે હંમેશા જોઇશું કે તે બોસ છે જે તેના કોટના ખિસ્સામાંથી બહાર નીકળતા આ પ્રકારના અંગૂઠાનો ઉપયોગ કરતા ફરે છે બોસ ન હોય ફક્ત ત્યારે જ તેની અવેજીમાં બીજી વ્યક્તિ ક્યારેક સમાન હાવભાવ અપનાવી શકે જોકે બોસની હાજરીમાં ક્યારેય નહીં પીસએ ટિપ્પણી કરી છે કે તે પ્રિન્સ ચાર્લ્સની નિયમિત હરકતોમાંની એક છે જે તેની શ્રેષ્ઠ સ્થિતિ તેમજ વલણ દર્શાવે છે કે તે વસ્તુઓના નિયંત્રણમાં છે ઘણીવાર આપણે આ હાવભાવ ઇરાદાપૂર્વક રખડું તેમજ મામૂલી વિલનમાં જોઈએ છીએ આ લોકોમાં આપણને લાગે છે કે અન્ય લોકોની સામે તેમના મહત્વને રેખાંકિત કરવાનું ઇરાદાપૂર્વકનું નિવેદન છે અન્ય સામાન્ય થમ્બ ક્લસ્ટર એ છે કે જ્યારે હાથ વાળેલા હોય પરંતુ અંગૂઠા ઉપર તરફ નિર્દેશ કરતા હોય આને બેવડાં સંકેત તરીકે અર્થઘટન કરવામાં આવે છે તે વાળેલા હાથની મદદથી રક્ષણાત્મક તેમજ નકારાત્મક વલણ દર્શાવે છે જો કે શ્રેષ્ઠ વલણ અંગૂઠા દ્વારા પ્રગટ થાય છે વ્યક્તિ સામાન્ય રીતે આ ક્લસ્ટરનો ઉપયોગ સૂચવવા માટે કરે છે કે તેને શ્રેષ્ઠતાનું વલણ મળ્યું છે પરંતુ તે જ સમયે તે રક્ષણાત્મક અનુભવ કરે છે અથવા તે પોતાની અને અન્ય લોકો વચ્ચે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરે છે જો કોઈ વ્યક્તિ બેઠો હોય જ્યારે તેણે કે તેણીએ આ મુદ્રા અપનાવેલ હોય તો વ્યક્તિ સામાન્ય રીતે વાતચીત દરમિયાન અંગૂઠાથી મરડાટ કરે છે અને જો કોઈ વ્યક્તિ આ મુદ્રાને અપનાવીને ઊભો હોય તો વ્યક્તિ તેના પગના આગળના ભાગે રહેલ ગાદી પર ઉભા રહીને આગળપાછળ હલે છે પહેલી આંગળી અથવા આંગળીઓના ટેરવા પર અંગૂઠો ઘસવાનો સામાન્ય રીતે નાણાંની અપેક્ષાના સંકેત તરીકે ઉપયોગ થાય છે જાણે કોઈ અંગૂઠા અને આંગળીની વચ્ચે સિક્કો ઘસતું હોય પરંતુ આ એક અત્યંત નકારાત્મક સંકેત છે કારણ કે તે તેના તમામ નકારાત્મક સંગઠનો સાથે નાણાં સૂચવે છે અને તેથી લોકો આ હાવભાવ સાથે જાહેર રીતે જોડાયેલા રહેવાનું પસંદ કરતા નથી અન્ય સામાન્ય હાવભાવ એ છે કે જેને પ્રિસિશન ગ્રીપ અને તેની ભિન્નતા કહી શકાય જાણે કે તમે તમારા અંગૂઠા અને તમારી આંગળીઓ વચ્ચે કોઈ નાજુક અને મહત્વની વસ્તુ પકડી રાખી હોય તમે પેન અથવા સોય અથવા નરમ રેશમનો ટુકડો પકડી રાખેલ હોય શકે સંવાદો દરમિયાન તમે જોશો કે આ ચોકસાઈનો હાવભાવ ખાસ કરીને જ્યારે હથેળી આપણી તરફ હોય ત્યારે ચોકસાઈ પરિશુદ્ધતા તેમજ વ્યક્તિ જે પરિસ્થિતિ વિશે વાત કરે છે તેની કોમળતા સૂચવે છે સામાન્ય રીતે આપણને લાગે છે કે પ્રેક્ષકો અને શ્રોતાઓ આ હાવભાવને તરત જ સમજે છે અને તેથી આપણને લાગે છે કે આ પ્રિસિશન ગ્રીપ માં થોડો ફેરફાર આજના રાજકીય નેતાઓનો પ્રિય હાવભાવ બની ગયો છે તેથી આ વ્યક્તિની હથેળી બહારની તરફ છે અને આંગળીઓ નરમાશથી વાળેલી છે સાથે ઊંધા અલ્પવિરામમાં ઓકે હાવભાવ છે તે આંગળીઓ સાથે સંકળાયેલી નરમાશને કારણે ધાકધમકી ટાળે છે અને તેથી તેને હાવભાવ તરીકે લેવામાં આવે છે જે વિચારશીલ ધ્યેય લક્ષી પ્રીસાઇઝ અને સચોટ છે પીંચ અથવા પ્રિસિશન ગ્રીપ ની નાની ભિન્નતા આપણને પરિસ્થિતિની નાજુકતા તેમજ દલીલના મહત્વને સમજવામાં મદદ કરે છે જેને આપણે પાસ ઓન કરી દેવા માંગીએ છીએ તે જ સમયે જો આપણે તેને નરમ આંગળીઓથી કરી રહ્યા છીએ તો આપણને લાગે છે કે તેને ક્યારેય ઘમંડી હાવભાવ તરીકે ગણવામાં આવતો નથી બીજી વિવિધતા એ ઓકે હસ્તાક્ષરીત છે જે આપણા અંગૂઠા અને આંગળીઓથી બનાવવામાં આવે છે તે પણ એક હાવભાવ છે જેને વિવિધ અર્થ અને સાંસ્કૃતિક જોડાણો મળ્યા છે યુએસએમાં તે સંકેત આપે છે કે બધું ઓકે છે જાપાની સંસ્કૃતિમાં તેનો અર્થ પૈસા છે ફ્રાન્સમાં તેનો અર્થ શૂન્ય થઈ શકે છે સ્કેન્ડિનેવિયા અને મધ્ય યુરોપના કેટલાક ભાગોમાં તેને અસભ્ય હાવભાવ તરીકે ગણવામાં આવે છે કેટલાક દેશોમાં તેને આધારના હાવભાવ તરીકે ગણવામાં આવે છે રશિયા બ્રાઝિલ તુર્કી અને ભૂમધ્ય સંસ્કૃતિઓમાં તેને અશ્લીલ હાવભાવ માનવામાં આવે છે તેથી કોઈ કહી શકે છે કે હાથની હલનચલન અને આંગળીના હાવભાવ લગભગ સાર્વત્રિક હોવા છતાં આ સામાન્ય હાવભાવનું અર્થઘટન સાંસ્કૃતિક છે આ રસપ્રદ વિડીયોમાં આપણને જાણવા મળ્યું છે કે હાથ અને અંગૂઠાના અર્થની સમજૂતી આપવામાં આવી છે જેમ હાથ ઘણું કહેશે જો તમે ક્યારેય કોઈને તેમના હાથ સાથે જોશો તેમનો અંગૂઠો તેમની આંગળીઓ પાછળ આ રીતે જોડેલો હશે તો આ અંદર કંઈક ચાલી રહ્યું છે તેનું સૂચક છે તે કેટલાક ઇચ્છાશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઇચ્છાશક્તિને આ રીતે આવરી લેવામાં આવી રહી છે ત્યારે તે અસુરક્ષિત લાગણી ધરાવતા લોકોનું સૂચક બને છે આગળ શું થશે તેનો ડર હોઈ શકે છે તેથી મને આ કરવું ગમે છે મને માત્ર સૌમ્ય અને નરમ રહેવું ગમે છે અને આશા છે કે તેઓ પોતાના વિશે વધુ સારું અનુભવશે એક ખાસ હાવભાવ જે પ્રમાણમાં સામાન્ય બની ગયો છે આજકાલ તેને ફિસ્ટ બમ્પ તરીકે ઓળખવામાં આવે છે તે હેન્ડશેક અથવા હાય ફાઇવ હાવભાવની ખૂબ નજીક છે બરાક ઓબામા દ્વારા 2008 ના પ્રમુખપદના અભિયાનમાં તે લોકપ્રિય બન્યું હતું જ્યારે તેમણે તેમની પત્ની મિશેલને નિસ્વાર્થપણે ફિસ્ટ બમ્પ કર્યું હતુ અને પછી તેને મીડિયા એ વધુ પડતી નિસ્બત બતાવી હતી અને હફિંગ્ટન પોસ્ટએ ઉચ્ચારણ કર્યું હતું કે ઓબામાની ફિસ્ટ બમ્પ રાષ્ટ્રને હેડલાઇન તરીકે હચમચાવે છે તેથી તમે જોશો કે ફિસ્ટ બમ્પ સમાનતાની ભાવના સૂચવે છે કારણ કે આ હેન્ડશેકથી વિપરીત બમ્પર માં ઉપરનો હાથ નથી અને તેથી મિત્રોને એકબીજાને શુભેચ્છા આપવા માટે લોકપ્રિયતા મેળવી છે બરાક ઓબામાએ આ ફિસ્ટ બમ્પને લોકપ્રિય બનાવ્યા પછી મીડિયાએ તેના મૂળને શોધી કાઢવાનું શરૂ કર્યું હતું અને તેમને લાગ્યું કે તે રમત જગતના હાય ફાઇવમાંથી ઉદ્ભવ્યું છે તેઓએ એ પણ નોંધ્યું હતું કે 1970 ના દાયકામાં બાલ્ટીમોર ગોળીઓ રક્ષક ફ્રેડ કાર્ટર કદાચ પ્રારંભિક બમ્પર હતા આ મીડિયા ક્લિપ ફિસ્ટ બમ્પના ચોક્કસ ઉદાહરણો બતાવે છે અને તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના હાથની હિલચાલનો સંક્ષિપ્ત દૃષ્ટિકોણ છે બીજી સામાન્ય આંગળીની હિલચાલ જે આપણે આપણી વ્યાવસાયિક સેટિંગ્સ માં મળીએ છીએ તે પોઇન્ટર છે આંગળી અમુક દિશાઓ તરફ નિર્દેશ કરે છે શરૂઆતમાં આપણને લાગે છે કે આ આંગળીની આ ચોક્કસ હિલચાલનું મૂળ નિર્દોષ છે જાણે કે કોઈ વ્યક્તિ અંતરમાં રહેલ કોઈ વસ્તુઓ તરફ ઈશારો કરી રહી હોય જો કે વ્યાવસાયિક સંદેશાવ્યવહારની બેઠકોમાં વ્યક્તિ તરફ નિર્દેશ કરવો અયોગ્ય માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આપણે સામેની વ્યક્તિ પર આંગળી ચીંધીને તેના કે તેણી પર આરોપ લગાવી રહ્યા છીએ કેટલીકવાર આપણને લાગે છે કે જે લોકો ભારે અસ્વસ્થ છે અથવા વધુ પડતો ગુસ્સો અનુભવે છે તેઓ ઘણીવાર અન્ય લોકો તરફ નિર્દેશ કરે છે કે તેઓ કેટલી ખરાબ રીતે દુઃખી અથવા અપમાનિત થયા છે જો કે સામાન્ય રીતે તેને ટાળવું જોઈએ કેટલાક કિસ્સાઓમાં આપણને લાગે છે કે તે સત્તાની ભાવના સાથે પણ સંકળાયેલું છે જ્યારે કોઈ શ્રેષ્ઠ પદ ધરાવનાર વ્યક્તિ આંગળીથી અન્ય લોકોને આંગળીના નિર્દેશકને કોઈપણ અપમાનની ભાવના સાથે જોડ્યા વિના સૂચવી શકે છે જો કે ખાસ કરીને સાથીદારોમાં તેને નીચે વાત કરવાની રીત તરીકે ઇરાદાપૂર્વક અપમાન તરીકે જોવામાં આવે છે તેને સંઘર્ષાત્મક અને અત્યંત આક્રમક માનવામાં આવે છે તેથી આંગળી ચીંધવાનું ટાળવું જોઈએ જો કે જો અમુક અવરોધોને કારણે આપણે ચોક્કસ અન્ય વ્યક્તિ તરફ નિર્દેશ કરવો હોય તો કોઈ ચોક્કસ આંગળીનો ઉપયોગ કરીને વ્યક્તિને ઈશારો કરવાને બદલે તમારા સંપૂર્ણ હાથનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ તરફ નિર્દેશ કરવો યોગ્ય રહેશે બીજી બાજુ તમારી આંગળીનો હવામાં નિર્દેશક તરીકે ઉપયોગ કરવો જાણે કે તમે હવામાં કંઈક લખી રહ્યા છો તે આત્મવિશ્વાસ અને સત્તાની ભાવના દર્શાવે છે આપણે ઘણી વખત સામાજિક નેતાઓ રાજકીય નેતાઓ અને ધાર્મિક ઉપદેશકોને આ ચોક્કસ હિલચાલનો ઉપયોગ ખૂબ અસરકારક રીતે કરતા જોઈએ છીએ જાહેર ભાષણની પરિસ્થિતિમાં આપણે હથેળી બંધ આંગળી પોઇન્ટેડ હાવભાવ પણ જોઈએ છીએ આપણને તે જોવા મળે છે જ્યારે હથેળી બંધ હોય છે અને આંગળીઓ ઈશારો કરી રહી હોય છે પરંતુ મુઠ્ઠી પણ ત્યાં છે તે સામાન્ય રીતે સિમ્બોલિક ક્લબ જેવું છે જેનો ઉપયોગ વક્તા શ્રોતાઓને અલંકારિક રીતે હરાવવા માટે કરે છે જે લોકો તરફ તે લક્ષ્ય ધરાવે છે તેઓ અસ્પષ્ટ અને નારાજ લાગે છે કારણ કે તેમને લાગે છે કે તેમને ઇરાદાપૂર્વક ગૌણ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે બીજો પ્રકાર જેને ફિંગર જેબ તરીકે ઓળખવામાં આવે છે જે આગળ તરફ સ્ટેબિંગ ની ગતિ દ્વારા પ્રદર્શિત થાય છે જે ઘણી વખત ખૂબ ઉગ્ર હોય છે જે લાગણી વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે વ્યક્તિગત હુમલાની લાગણી છે અને વ્યક્તિ તેનાથી ધમકી અનુભવે છે જો કે જો કોઈ વ્યક્તિએ જાણી જોઈને કોઈના ભાષણના ભાગ રૂપે કોઈ ખાસ વિચારને ઉજાગર કરવા માટે રજૂઆતના ભાગ રૂપે તેનો ઉપયોગ કરવો હોય તો તેને એક સીધી જેબની સ્થિતીમાં મૂકવાને બદલે તે ઘણી આંગળીઓને એક સાથે વાપરવું અને વાળવું વધુ યોગ્ય રહેશે આંગળીનું બીજું પાસું અધીરા અથવા આપણી આંગળીઓની મદદથી નબળા મન સાથે ડ્રમિંગ જોડે સંબંધિત છે આપણી ચેતા આપણી ફિંગરટીપ માં ગાઢ રીતે કેન્દ્રિત છે અને આપણી ફિંગરટીપ સ્પર્શેન્દ્રિય એન્ટેના તરીકે વિકસી છે જેની સાથે આપણે ભૌતિક જગતનું અન્વેષણ કરીએ છીએ અને તેથી જ્યારે પણ આપણે બેચેન અથવા અસ્વસ્થતા અનુભવીએ છીએ ત્યારે આ ફિંગરટીપ હંમેશા સિમ્યુલેટ કરવામાં આવે છે અને આપણે તેનો ઉપયોગ કાં તો સપાટીને સ્પર્શ કરવા માટે ચોક્કસ ખાતરી મેળવવા માટે આપણી જાતને પ્રેમ કરવા માટે પોતાને આશ્વાસન આપવા માટે ખૂબ જ અચેતન રીતે સમયને દૂર કરવા માટે કરીએ છીએ તેથી આંગળીઓથી ડ્રમિંગ કે ટેપ કરવુ આપણી નિરાશા આપણો કંટાળો અને ચિંતા સૂચવી શકે છે આમાંથી કોઈ પણ જોડાણ હકારાત્મક નથી બનતું તે જ સમયે તમે જોશો કે જો આપણી આંગળીઓ વ્યસ્ત રાખવામાં આવે છે તો આપણે જે નક્કી કરવાનું છે તેના પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ બીજી બાજુ આપણને લાગે છે કે વેચાણકર્તાઓએ તેનો વ્યૂહ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જે ક્ષણે તમે સેલ્સપર્સન સાથે સંપર્કમાં આવો છો ત્યારે તમે જોશો કે તેઓ તમારી આંગળીઓને વ્યસ્ત કરવા માંગે છે આંગળીઓ લાંબા સમય સુધી ક્યારેય ખાલી રહેતી નથી જો તમે કોઈ સારા સેલ્સપર્સન સાથે વાત કરી રહ્યા હોવ તો તે તમારા હાથમાં નાની વસ્તુઓ આપશે જેથી તમે તમારા હાથ વ્યસ્ત રાખી શકો અને જે તેઓ કહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો આંગળીઓ છોડવી એ હંમેશા નકારાત્મક હાવભાવ છે અને તેથી આપણી બધી વ્યાવસાયિક સેટિંગ્સ માં તેને ટાળવું જોઈએ એ જ રીતે આપણે જોઇએ છીએ કે જ્યારે આપણે આપણો હાથ અથવા આંગળી આપણા ચહેરા વગેરે પર લાવીએ છીએ ત્યારે તે હંમેશા આપણી અને અન્ય લોકો વચ્ચે અવરોધ ઊભો કરવાની આપણી ઇચ્છાનો વધુ સમય શોધવાનો પ્રયાસ ચોક્કસ પરિસ્થિતિ ટાળવા માટેનો પ્રયાસ એ નકારાત્મકતાનો સંકેત છે અહીં હું ડેસમન્ડ મોરિસના એક સંશોધનનો ઉલ્લેખ કરવા માંગુ છું જેણે પ્રથમ શોધ્યું હતું કે અસત્યને કારણે નાજુક ગળામાં ઝણઝણાટનું સંવેદન થાય છે અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘણી વખત આપણને તેમને ઘસવાની કે ખંજવાળ કરવાની અરજ હોય છે જેથી આપણે આ ખંજવાળ સંતોષી શકીએ અને તેથી આપણે જોઈએ છીએ કે જ્યારે પણ લોકો તેમના કહેવા વિશે અનિશ્ચિત હોય છે ત્યારે તેઓ તેમની ગરદન ખંજવાળે છે જો તેમણે શર્ટ પહેરેલ હોય તો તમે જોશો કે કોઈ પ્રકારએ કોલર ખેંચવાની કેટલીક વિવિધતા હશે ગરદન પર કેટલાક ખંજવાળશે વગેરે પણ હશે કેટલીકવાર તે શરીરના અન્ય ભાષાકીય હાવભાવ સાથે સંકળાયેલ હોઈ શકે છે ખાસ કરીને આંખના સંપર્કની ગેરહાજરી અથવા આંખોથી દૂર રહેવું વગેરે જો તમને લાગતું હોય કે કોઈ તમારી સાથે વાત કરી રહ્યું છે અને તે જ સમયે કોલર ખેંચવા તરીકે ઓળખાતા કોઈ પ્રકારનો ઉપયોગ કરી રહ્યું છે તો તે વ્યક્તિએ જે કંઈ પણ કહ્યું હોય તેનું પુનરાવર્તન કરવાનું કહેવું અથવા તેને સ્પષ્ટ કરવા માટે કહેવું તે એક સારી વ્યૂહરચના હશે આ વક્તાને તે જ વિચારનું પુનરાવર્તન કરાવશે અને કદાચ તે સંવાદમાં ચોક્કસ સ્પષ્ટતા લાવશે પ્રવચન આપતી વખતે અથવા અન્ય કોઈ ઔપચારિક પરિસ્થિતિ દરમિયાન આ પ્રકારનો હાવભાવ વક્તાની છબીની હકારાત્મકતાને ઘટાડે છે એ જ રીતે આપણે જોઇએ છીએ કે ગરદન ખંજવાળવી એ રક્ષણાત્મક હાવભાવની બીજી વિવિધતા છે તે ચોક્કસ અનિશ્ચિતતાનો પણ સંકેત આપે છે અને આપણે લગભગ કોઈ વ્યક્તિને ઓહ કહેતા સાંભળી શકીએ છીએ મને ખાતરી નથી કે હું તેની સાથે સંમત છું કે નહીં કેટલીકવાર આપણને એવું લાગે છે કે મૌખિક રીતે કોઈ વ્યક્તિ તેનો વિરોધાભાસ કરી શકે છે ગરદન પર ખંજવાળનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ કહે છે કે ઓહ હું તમારી સ્થિતિને સારી રીતે સમજી શકું છું પરંતુ પછી આપણે સરળતાથી સમજી શકીએ કે વ્યક્તિના આ નિવેદનમાં સચ્ચાઈ નથી કેટલીકવાર આપણી આંગળીઓની હિલચાલ ખૂબ જ છતું કરી શકે છે ઉદાહરણ તરીકે મુખમાં આંગળીઓ એ વ્યક્તિ દ્વારા અચેતન પ્રયાસ છે જે બાળપણની સુરક્ષામાં પાછા ફરવા માટે પોતાની જાતને ભારે દબાણ હેઠળ અનુભવે છે ભલે મોટાભાગના મુખમાં હાથના હાવભાવ અમુક પ્રકારની છેતરપિંડી અમુક પ્રકારનું જૂઠ્ઠું અમુક પ્રકારની ઇચ્છાઓ સમય લેવા અથવા પરિસ્થિતિને ટાળવાનું સૂચવે છે પરંતુ આ મુખમાં આંગળીના હાવભાવ આશ્વાસન માટે ખુલ્લી માંગ છે આ સંવાદમાં શ્રેષ્ઠ વ્યૂહરચના એ સ્વસ્થ રહેવાની અને બીજા વ્યક્તિને ખાતરી આપવાની છે એ જ રીતે આપણે જોઇએ છીએ કે અમુક હાવભાવ છે જે સાર્વત્રિક રીતે અથવા અમુક ચોક્કસ દેશોમાં જ અપમાનજનક માનવામાં આવે છે ઉદાહરણ તરીકે એકની નિશાની સમાજના અમુક ભાગોમાં શેતાનની નિશાની માનવામાં આવે છે બે નો સંકેત જો ઇટાલીમાં ઉપયોગ કરવામાં આવે તો અપમાનજનક માનવામાં આવે છે અને કેટલાક સંશોધકો સૂચવે છે તેમ તે જામીનપાત્ર ગુનો પણ હોઈ શકે છે ત્રણનો સંકેત જે કોઈની સાથે શરૂ થઈ રહ્યો છે જેને નિર્દોષ અને નિરૂપદ્રવી હાવભાવ માનવામાં આવે છે મોટાભાગની સંસ્કૃતિઓમાં આક્રમક ગણવામાં આવે છે ફિલિપાઈન્સમાં આ એક હાવભાવ છે જે સમાજમાં કુતરાઓ માટે આરક્ષિત છે તે જ સમયે આપણે જોઈએ છીએ કે આંગળીઓની હિલચાલના કેટલાક અન્ય સામાન્ય પ્રકારો છે ક્રોસ કરેલી આંગળીઓ આશા દર્શાવે છે કારણ કે કોઈક રીતે તેઓ વધસ્તંભની કાચી છબી બનાવે છે જો કોઈ વ્યક્તિ આંગળીના નખનું નિરીક્ષણ કરે છે તો તે નકારાત્મકતા સૂચવે છે અને પછી આપણે તે કંટાળા અથવા અણગમો અથવા આત્મવિશ્વાસનો અભાવ વગેરે તરીકે સમજી શકીએ છીએ હલતી અને ડ્રમિંગ આંગળીઓ અનિશ્ચિતતા દર્શાવે છે અસ્પષ્ટ હલતી આંગળીઓ પણ કંટાળો અને તણાવ સૂચવે છે અને આ હાવભાવ ખાસ કરીને ઔપચારિક સેટિંગમાં કાર્યસ્થળમાં ટાળવા જોઈએ આગામી વિડીયોમાં આપણે સામાન્ય રીતે જોવા મળતા આંગળીના હાવભાવના અમુક ચિત્રો અને જોડાણો પર વધુ નજર કરીશું આ હાથના હાવભાવને સામાન્ય રીતે હાથની નિશાની તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે કંઈક સારું હોય છે પરંતુ વાસ્તવમાં તે લોકપ્રિય થયું છે તેના કારણે તે તેના એસોટેરિક વર્તુળો માં વધુ ખરાબ સમજણ ધરાવે છે એસોટેરિક શું છે એસોટેરિક એ સૌથી મૂળભૂત અને સામાન્ય જ્ઞાન છે મૂળભૂત માહિતી જે કોઈપણ માટે સુલભ છે બીજી બાજુ એક વિશિષ્ટ જ્ઞાન છે જે વ્યાપકપણે જાણીતું નથી અને તે મોટે ભાગે છુપાયેલી સમજ છે શું એક્ઝોટેરિક પ્રતીકો અને સંકેતો એ સમાજમાં સર્વોત્તમ વ્યક્તિ જે ઉપયોગ કરે તે છે તે તેમને એકબીજાને સંદેશો આપવા અને લોકોને તેમના જોડાણ વિશે જણાવવામાં મદદ કરે છે જો આપણે પ્રતીકો અને તેનો ખરેખર અર્થ શું છે તે સમજી શકીએ તો આપણે તેમના શેતાની કાર્યસૂચીને વધુ સારી રીતે સમજી શકીએ દાખલા તરીકે આ હાથની નિશાની એક શેતાની નિશાની છે જેનો અર્થ અન્યને 666 બતાવવા માટે અને નિશાની સાથે વફાદારી છે અહીં આ પ્રતીક મોટે ભાગે સફેદ છે જે શાંતિના ચિહ્ન તરીકે ઓળખાય છે પરંતુ કેટલીકવાર લોકો કહે છે કે તેનો અર્થ વિજય માટે V ફોર વિકટરી થાય છે તે સંકેતવાદ સાથે પણ જોડે છે V માટે હિબ્રુ અક્ષરનો અર્થ ખીલી છે હવે ખીલી એ સંકેતવાદના ભાઈચારામાં સંકેતના ગુપ્ત શીર્ષકોમાંથી એક છે નિશાની આપણને જણાવી રહી છે આ તેના પ્રિય સંકેતોમાંનું એક છે આ પ્રતીકની જેમ અહીં શાંતિના ચિહ્ન તરીકે વ્યાપકપણે ઓળખાય છે પરંતુ તેનો ખરેખર અર્થ શાંતિ નથી કારણ કે જો તમે અહીં આ ભાગને જુઓ તો તે ખરેખર ઉપરની તરફથી નીચે તૂટેલો ક્રોસ છે જે કાગડાના પગ જેવો દેખાય છે તે પ્રતીકવાદ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈની તરફ ઈશારો કરવો કેમ અસભ્ય છે કદાચ એ એટલા માટે કારણ કે પ્રાચીન સમયમાં આ પહેલી આંગળી ને ઝેરી માનવામાં આવતી હતી અને વર્તમાન સમયમાં પણ ખાસ કરીને આ આંગળીથી નિર્દેશ કરવો અસંસ્કારી છે ગુપ્ત વર્તુળોમાં શરીરથી દૂર આંગળી ચીંધવી એ વિશ્વાસની નિશાની તરીકે ઓળખાય છે જ્યારે ઉપર તરફ ઈશારો કરવો એ સમજાવટની નિશાની છે વચલી આંગળીથી સલામ દરેક વ્યક્તિ જાણે છે કે કોઈની તરફ આ આંગળી ચીંધવી ખરેખર અસભ્ય છે સંક્ષિપ્તમાં આપણે કહી શકીએ કે વિવિધ પ્રકારના હાવભાવ જેનો ઉપયોગ આપણે મુખ અથવા ચહેરાને સામાન્ય રીતે ઢાંકવા માટે કરીએ છીએ તે નકારાત્મકતા અથવા બચાવ સૂચવે છે મુખ છુપાવવુ તેમાંથી એક છે જે એક આંગળી અથવા ઘણી આંગળીઓનો ઉપયોગ કરીને કરી શકાય છે એ જ રીતે નાકનો સ્પર્શ જેનો ઉપયોગ આપણે કાં તો ઘણા ઝડપી રબ્સ અથવા કદાચ એક ઝડપી લગભગ અતિસૂક્ષ્મ રબની મદદથી કરી શકીએ છીએ આ ટાળવાની ઇચ્છા સૂચવે છે તે અસત્ય સાથે સંકળાયેલ હોઈ શકે છે તે ગુસ્સા સાથે સંકળાયેલ હોઈ શકે છે તે પરિસ્થિતિમાં શરમજનક લાગણી સાથે સંકળાયેલ હોઈ શકે છે પરંતુ ચોક્કસપણે તેઓ હકારાત્મકતાનો સંચાર કરતા નથી હકીકતમાં નાકનો સ્પર્શ ઘણીવાર સામાન્ય રીતે કહેવાતા પિનોચિયો અસર તરીકે ઓળખાય છે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે ત્યારે ચોક્કસ રસાયણો બહાર આવે છે અને તે નાકની અંદરના પેશીઓને ફૂલાવે છે અને તેથી જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે અથવા જ્યારે કોઈ વ્યક્તિ ભારે તણાવ અનુભવે છે ત્યારે નાક ઘસવાની આંતરિક અરજ હોય છે એ જ રીતે આપણે જોઇએ છીએ કે હાથથી મુખના હાવભાવ મૂલ્યાંકન સાથે સંકળાયેલા છે મૂલ્યાંકન એ ઘણી વાર પહેલી આંગળીને ઉપરની તરફ નિર્દેશ કરીને હડપચી અથવા ગાલ પર બંધ હાથ રાખીને દર્શાવવામાં આવે છે તેવી જ રીતે જ્યારે વ્યક્તિ રસ ગુમાવવાનું શરૂ કરે છે પરંતુ તે હજી પણ રસ અનુભવવા માંગે છે ત્યારે સ્થિતિ બદલાશે અને વ્યક્તિ હથેળીની એડી પર થોડો ટેકો અનુભવવાનું શરૂ કરશે મધ્યમ મેનેજરો ઘણીવાર આ હાવભાવનો અથવા તેના પ્રકારોનો ઉપયોગ કરે છે કેમકે તે લોકો ખરેખર ઘણા કર્મચારીઓની રોજિંદી વાતો સાંભળવામાં રસ ધરાવે છે એ જ રીતે આપણે જોઈએ છીએ કે જો હાથ મોં તરફ ખસેડ્યા હોય માથું પાછળની તરફ નમેલું હોય તો તે મૌખિક છેતરપિંડી અસત્ય અથવા જૂઠ્ઠાણું અથવા છેતરપિંડીની બિન મૌખિક નિશાની બની જાય છે હાથથી ચહેરાના હાવભાવ એ પણ સૂચવે છે કે શું કોઈ વ્યક્તિ આપેલ પરિસ્થિતિમાં કંટાળો અનુભવે છે કે પરિસ્થિતિમાં ખરેખર રસ ધરાવે છે જ્યારે વ્યક્તિ કંટાળો અનુભવે છે ત્યારે તે વ્યક્તિ માથાને ટેકો આપવા માટે હાથનો ઉપયોગ કરે છે અને તે સંકેત આપે છે કે કંટાળો આવ્યો છે અને માથાને ટેકો આપવામાં આવી રહ્યો છે જેથી વ્યક્તિ ઊંઘી ન જાય બીજી બાજુ આપણે જોઇએ છીએ કે સાચી રુચિ સામાન્ય રીતે ગાલ પર બંધ હાથ રાખીને બતાવવામાં આવે છે પહેલી આંગળી ઉપરની તરફ રહે છે પરંતુ માથું હાથના ટેકા પર બરાબર રહેતું નથી આપણે રક્ષણાત્મક સ્પર્શની ઘણી વિવિધતાઓ વિશે વાત કરી છે જેમાં આપણો હાથ અને આંગળી આપણા ચહેરા પર ફરે છે કાનમાં રબ પણ તેની વિવિધતા છે કાનમાં રબ એ વક્તાના શબ્દોને ટાળવાનો પ્રયાસ છે બંને કાન પર હાથના હાવભાવની આ એક અત્યાધુનિક પુખ્ત આવ્રુતિ છે જેનો ઉપયોગ તે બાળકો દ્વારા કરવામાં આવે છે જે કેટલાક પુખ્ત વયના લોકો જે કાનના પાછળના ભાગને રબ કરતા હોય ઇયરલોબ ખેંચતા હોય અથવા આખા કાનને આગળ વાળતા હોય તેના દ્વારા રજૂ કરવામાં આવે છે તે સૂચવે છે કે વ્યક્તિ જે કહેવામાં આવી રહ્યું છે તે સાંભળવા ઇચ્છતો નથી અને તે જ સમયે ચોક્કસ બહાના શોધી રહ્યા છે જે કહી શકાય આંખને ઘસવું એ કપટ અથવા શંકાને રોકવાનો પ્રયાસ પણ છે વિશ્વાસુની નજરથી બચવા માટે આંખોને જોરશોરથી ઘસવું અથવા દૂર જોવું અથવા શ્રોતાથી નજર અવગણવા છત તરફ જોવું તે પણ એવા લોકો દ્વારા અપનાવવામાં આવે છે જે જૂઠું બોલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી આપણે જોઈએ છીએ કે આપણા ચહેરા પર હાથ અને આંગળીની હિલચાલના આ તમામ સમૂહમાં નકારાત્મક બેરિયર અને બચાવના સૂચન સંબંધિત છે ચોક્કસ અર્થ શોધવા માટે આપણે મૌખિક તેમજ બિન મૌખિક સંદેશાવ્યવહાર દ્વારા કેટલાક અન્ય સંદેશાઓ પર આધાર રાખવો પડશે આ એક રસપ્રદ વિડિઓ છે જે આપણને આંખના રબ સંભવિત અર્થઘટન વિશે જણાવે છે નાના હતા ત્યારે તમે ઘણીવાર તમારી આંખો ઢાંકી હતી જ્યારે તમે એવું કંઈક જોયું હતું જે તમને ન ગમ્યું હોય કે જે ઘૃણાસ્પદ અથવા સ્થૂળ કે ડરામણું હોય કોણ જાણે પણ તમે તમારી આંખો ઢાંકી દીધી હતી જેમ કે તે ખબર પડે છે કે પ્રતિભાવ જે તમારી આંખોને આવરી લેવા અને તમારી આંખોને એવી કોઈ વસ્તુ જે તમને નથી ગમતી તેનાથી બચાવવા માટે કે જે તમને પુખ્તાવસ્થા સુધી તમારી સાથે ચોંટી રહે છે અને તે આંખના રબ તરીકે ઓળખાય છે તેવી ખબર પડે છે તેથી તે તમારી આંખોના સંપૂર્ણ ઢાંકવા કરતાં થોડું વધારે નરમ પાડેલું છે હવે જ્યારે કોઈ તમારી સાથે જૂઠું બોલે છે ત્યારે તેમનો સ્વાભાવિક પ્રતિભાવ એ છે કે તેમને ન ગમતી વસ્તુ પર આંખો ઢાંકી દેવી તેથી ધારો કે તેઓ કોઈ વ્યક્તિ સાથે જૂઠું બોલે છે તેઓ તે વ્યક્તિની તરફ જોવા માંગતા નથી કારણ કે તે તેમનાથી જૂઠું બોલે છે કારણકે તે ખરાબ લાગે છે અને તે સ્થૂળ લાગે છે અને તે ખોટું લાગે છે તેથી તેઓ કંઈક કરે છે જે આંખના રબ તરીકે ઓળખાય છે આ ચાલતું આવ્યુ છે અને છોકરાઓ છોકરીઓ કરતા થોડા વધુ અગ્રણી છે તેથી છોકરાઓ આપણે કરીશું આપણે આંખ પર ખૂબ રબ કરીશું જ્યારે છોકરીઓ કંઈક કરી શકે છે જ્યાં તે તેમની આંખોની નીચે હળવાશથી સ્પર્શે અથવા તેના જેવું કંઈક કરે છે હવે આ જુદા જુદા કારણોસર હોઈ શકે છે કાં તો તે સંસ્કૃતિમાં વિચિત્ર રીતે સંકળાયેલું છે કે મહિલાઓ વસ્તુ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે અથવા તે એમ જ કંઇક હોઈ શકે છે તેથી તાર્કિક રીતે કારણ કે તેઓ તેમના મેકઅપ ને ધૂંધળો કરવા માંગતા નથી ત્યાં તેની રેખાઓ સાથે કંઈક છે પરંતુ આંખમાં રબ એ છેતરપિંડીની બીજી નિશાની છે જેને તમે શોધી શકો છો હવે ફરી એકવાર ખાતરી કરો કે તમે ધ્યાનમાં રાખો કે તમારે અવલોકન કરવાનું છે હું હાથ અને આંગળીઓ પર મારી ચર્ચા અહીં પૂરી કરીશ આગામી મોડ્યુલમાં હું પગનું હલનચલન અને બેસવાની મુદ્રાઓ લઈશ તમારો આભાર